તેથી આ સમીકરણ આપણે જોયું છે તે સમીકરણ 8 છે હવે બીજી વાત એ છે કે એવું ધારવામાં આવે છે કે લોડમાં ફેરફાર એ ઝડપ અથવા આવર્તનના ફેરફાર સાથે સંવેદનશીલ છે આપણે માની રહ્યા છીએ કે લોડ એ આવર્તન પ્રત્યે સંવેદનશીલ છે તે આવર્તન પ્રત્યે અસંવેદનશીલ નથી આપણે એમ જ ધારીએ છીએ કે લોડ એ આવર્તન સાથે સંવેદનશીલ છે જોકે સિસ્ટમ આવર્તનના નાના ફેરફારો માટે ΔF એ ખુબ નાનું છે આવર્તનના સંદર્ભમાં લોડના ફેરફારનો દર 𝜕𝑃𝐿𝜕𝑓 છે તે અચળ તરીકે ગણી શકાય આપણે ધારી રહ્યા છીએ કે લોડ એ આવર્તનના ફેરફાર પ્રત્યે સંવેદનશીલ છે આ લોડના ફેરફારો તરીકે વ્યક્ત કરી શકાય છે ને આપણે અચળ તરીકે લઈ રહ્યા છીએ અને Δ𝑓માં નાના ફેરફારના કારણે આ Δ𝑓 ખૂબ જ નાનો છે અને આને આપણે 𝐷Δ𝑓 તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ આ સમીકરણ 9 છે જો તમે D0ને ધ્યાનમાં લેતા નથી તો આપણે તેને પછી જોઈશુ પણ આપણે માની લઈશું કે લોડ સંવેદનશીલ છે તેથી આવર્તનમાં ફેરફાર થાય છે તેથી તે કિસ્સામાં આપણે તેને અચળ તરીકે લઈશું કે જે પછી આવશે આપણે તેના પર પછી આવીશું આપણે આંકડાકીય નાના દાખલા લઈશું તેથી આ 𝐷Δ𝑓 છે તેથી પાવર સંતુલનનું સમીકરણ Δ𝑃𝑔 − ΔPL છે જે બે પદો ધરાવે છે એક ગતિઊર્જાના ફેરફારનો દર છે તમે જાણો છો કે ગતિઊર્જાના ફેરફારના દરનો અર્થ પાવર છે તેથી જુઓ આપણે પછી બંને બાજુએ લાપ્લાઝ ટ્રાન્સફોર્મ લઈશું પરંતુ સમય અચળની બાજુમાં Sનો ઉપયોગ કર્યા સિવાય હવે હું ΔPg𝑠 અથવા ΔPL𝑆 અથવા Δf મુકીશ જો તમને આ સમજી શકાય તેવું હોઈ તો જુઓ જો આપણે બધે S મૂકીએ તો તે તમને થોડુ ગોટાળાવાળું જણાશે તેથી મારે તે નથી જોઈતું હવે તમે આ સમીકરણને બંને બાજુથી 𝑃𝑟 દ્વારા વિભાજીત કરો છો તેથી આ બને છે તેથી જો તમે ધારો કે આ 𝑃𝑟 એ મૂળકિંમત છે તો પછી ΔPgના છેદમાં તે મેગાવોટ છે અને ΔPg એ પ્રતિ યુનિટ છે અને બાદબાકીમાં ΔPL પણ પ્રતિ યુનિટ છે પછી એ હર્ટ્ઝમાં છે આ 𝑓0 હર્ટ્ઝમાં છે H એ સેકન્ડમાં છે અહીં કોઈ એકમ બદલ્યો નથી તે હર્ટ્ઝમાં છે અને D એ પ્રતિ યુનિટ છે કારણ કે D છે અને તમે તેનો 𝑃𝑟 દ્વારા ભાગાકાર કરો છો તેથી એ હશે તેથી એ પ્રતિ યુનિટ બનશે તેથી જ આવર્તન હર્ટઝમાં રહેશે તેનો અર્થ એ કે Dનો એકમ પ્રતિ યુનિટ મેગાવોટ પ્રતિ હર્ટ્ઝ છે તેથી જ આ D અહીં પ્રતિ યુનિટમાં લખાયેલ છે અને ગુણાકારમાં Δ𝑓 લખેલ છે આ સમીકરણ 10 છે તો હવે ફક્ત થોભો અને આગળ જો તમે બંને બાજુ લાપ્લાઝ ટ્રાન્સફોર્મ લેશો તો પછી આ ΔPg ΔPL D બધું પ્રતિ યુનિટ છે તેથી ફરીથી અને ફરીથી આ પ્રતિ યુનિટ લખવામાં આવશે નહીં પરંતુ સમીકરણ 10 પછી આ બધા મૂલ્યો હું જ્યાં સુધી ઉલ્લેખ ન કરું ત્યાં સુધી પ્રતિ યુનિટ છે પરંતુ ફરીથી અને ફરીથી હું પ્રતિ યુનિટ લખીશ નહિ પછી વસ્તુઓ ગોટાળાવાળી બનશે હું તે નથી માંગતો પરંતુ સમીકરણ 10 પછીનું બધું પ્રતિ યુનિટ છે અને અલબત્ત આવર્તન હર્ટઝમાં છે H સેકન્ડમાં રહેશે 𝑓0 પણ હર્ટ્ઝમાં રહેશે પરંતુ આ ΔPgનુ મૂલ્ય ΔPLનુ મુલ્ય D બધું પ્રતિ યુનિટ રહેશે તેથી ફરીથી અને ફરીથી હું લખીશ નહિ પરંતુ તે સમજી શકાય તેવું છે તેથી દરેક વખતે હું ΔPg𝑠 ΔPL𝑠 અથવા Δf મુકીશ નહિ કારણ કે તે લાપ્લાઝ ટ્રાન્સફોર્મ સમજી શકાય તેવું છે જેમ કે ગણિતમાં લેખન એટલું જ સરળ હશે પરંતુ તે સમજી શકાય તેવું છે તેથી તમે આ સમીકરણની બંને બાજુ લાપ્લાઝ ટ્રાન્સફોર્મ લો જો તમે સરળીકરણ કરી શકો તો તમે લાપ્લાઝ ટ્રાન્સફોર્મ લો અને સરળ કરો જો તમે તે કરશો તો તમે મેળવશો કારણ કે જો તમે આ સમીકરણ લેશો કે જે લાપ્લાઝ ટ્રાન્સફોર્મ છે તો તે Sના ગુણાકારમાં Δf છે પ્રારંભિક શરતો શૂન્ય ધારી છે પરંતુ S એટલે કે કૌસ તમે વારંવાર ધ્યાનમાં લેતા નથી બધા ચલ માટે મારે તે મુકવું પડશે અને તે તમે ઈચ્છતા નથી તેથી આ છે અને આ D અને ગુણાકારમાં આ બધી વસ્તુઓ છે હવે લાપ્લાઝ ટ્રાન્સફોર્મ લો અને સરળ કરો તેથી જો તમે આવું કરો છો તો Δf એ બનશે આ રીતે તે આવશે અથવા તમે ફરીથી તેને સરળ કરી શકો છો અને તે નીચે મુજબ આવશે આ સમીકરણમાંથી વસ્તુઓ આ રીતે આવી રહી છે અંશ અને છેદને તમે D દ્વારા વિભાજિત કરો છો એટલે કે મને તમારા માટે લખવા દો આ સમીકરણ ખરેખર છે અંશ અને છેદને તમે D દ્વારા વિભાજિત કરશો તો તમને મળશે તમે 𝐾𝑝 ને 1𝐷 અને 𝑇𝑝 એ પાવર સિસ્ટમ સમય અચળ છે જે છે અને તે સેકન્ડમાં હશે તેથી જો તમે આને વ્યાખ્યાયિત કરો છો તો આ સમીકરણ બનશે તો તે જ વસ્તુ મેં હમણાં જ ડાબી બાજુએ લખી છે અને આ તમારી જમણી બાજુ છે તો આ છે આ સમીકરણ 11 છે તેથી જ્યાં 𝑇𝑝 એ પાવર સિસ્ટમ સમય અચળ છે અને K𝑝 છે જેને આપણે ઘણી વાર પાવર સીસ્ટમનો લાભ કહીએ છીએ તેથી આ ગવર્નર ટ્રાન્સફર ફંક્શન દ્વારા આપણે ટર્બાઇન અને જનરેટર મેળવ્યા તેથી આને ઘણી વાર આપણે પાવર સીસ્ટમ ટ્રાન્સફર ફંક્શન અથવા જનરેટર ટ્રાન્સફર ફંક્શન કહીએ છીએ એકવાર તમે તે મેળવી લો તો પછી તમે ગવર્નર ટર્બાઇન અને જનરેટરને જોડો કારણ કે અહીં આપણે બધુ જ સંબંધિત કર્યું છે ΔPg ને આપણે Δf સાથે સંબંધિત કર્યુ છે ΔPL ત્યાં છે તેથી આને જો તમે નાના બ્લોક ડાયાગ્રામમાં રજૂ કરો છો તો આ ΔPg છે અને આ ΔPL છે ΔPLમાં માઈનસની નિશાની છે અને ΔPgમાં પ્લસની નિશાની છે કારણ કે ΔPg − ΔPLના ગુણાકારમાં આ છે અને પછી બ્લોક ડાયાગ્રામ 𝐾𝑝1 𝑆𝑇𝑝 કે જે Δf છે Δf અને ΔF સમાન છે જે મે અહી લખ્યું છે આ બ્લોક ડાયાગ્રામ જનરેટર લોડ મોડેલને રજુ કરે છે કેટલીકવાર આપણે આ ભાગને પાવર સીસ્ટમ મોડેલ પણ કહીએ છીએ તેથી ΔPgને આપણે ટર્બાઇન સાથે સંબંધિત કર્યુ છે જેને તમે ટર્બાઈન પાવર આઉટપુટ કહો છો પછી તે ΔE ગવર્નર આઉટપુટ સાથે પણ સંબંધિત છે અને પછી છેવટે Δf ઇનપુટ હતું અને તેને u લખો તેથી આ બધી વસ્તુઓ આપણે બનાવી છે હવે જો તમે ભેગા કરો તો આ ગવર્નર તમને મળશે આ ΔE છે ચાલો એક મિનીટ માટે તમે હવે બીજે જઈએ પછી જુઓ કે આ ભાગ એ ગવર્નર ભાગ છે કે જે આપણે બનાવ્યો છે માત્ર થોડી વાર થોભો હું તમને બતાવીશ આ સ્પીડ રેગ્યુલેશન પેરામીટર R છે ફક્ત થોભો જેથી તમને આ વિશે સારી લાગણી થશે કે આપણે ખરેખર કેવી રીતે મોડેલનો વિકાસ કરીએ છીએ જો હું તેને ફરીથી અહીં બનાવી શકું તો મને પ્રથમ દર્શાવવા દો આ તમારો ટર્બાઇન ભાગ છે જે છે ΔE ઇનપુટ છે અને ΔPg આઉટપુટ છે અને આ પદ અહી ઉમેરવામાં આવ્યું છે તેથી આ બે પદો ત્યાં છે તેથી તમે સ્ટેટ વેરીએબલ ફોર્મના કારણે તે તોડ્યું છે તેથી તેની વચ્ચે ખરેખર એક ચલ ΔPv ઉમેરવામાં આવ્યું છે પરંતુ આ બે પદ છે અને આપણે હમણાં જ બનાવ્યું છે Δf નાનો હોઈ કે કેપિટલ તેનાથી કોઈ ફેર પડતો નથી અને ΔPg − ΔPLના ગુણાકારમાં આ આપણે હમણાં જ બનાવ્યું છે અને આ આપણે હમણાં જ બનાવ્યું છે કે ΔEu 1𝑅 11 𝑆𝑇𝑔 અને આ બ્લોક ડાયાગ્રામમાં ઈનપુટ Δf હતું અને તેમાં આ બધી વસ્તુઓ દર્શાવી છે કે જે તમે બનાવ્યું છે અને આ ઉમરો અને તે ક્લોઝ્ડ લુપ ફ્રિકવન્સી અથવા ક્લોઝ્ડ લુપ ટ્રાન્સફર ફંક્શન છે તેથી ફક્ત 1 મિનિટ માટે થોભો જો હું તેને તાત્કાલિક મેળવી શકું તો હું તમને અહીં બતાવીશ કે આ તમારું ટર્બાઇન મોડેલ છે માત્ર થોભો હું તમને બતાવીશ ઝડપ બદલનાર અહી દર્શાવવામાં આવ્યું નથી પરંતુ ક્યાંક મેં સ્પીડ ચેન્જર પણ બનાવ્યું છે અને આ એક અંતિમ બ્લોક ડાયાગ્રામ છે તે અહીં ક્યાંક ચૂકાઈ ગયુ છે પરંતુ પહેલેથી જ આપણે આ તારવ્યુ છે અને અહી મે તમારા માટે તારવ્યુ છે કે ΔE છે અને આ પણ આપણે તારવ્યુ છે તેથી આ પણ એક સાથે રાખવામાં આવ્યું હતું અને તેનું ઇનપુટ Δf હતું તેથી આ Δf સમાન વસ્તુ છે તો આ Δf એ જ વસ્તુ છે તેથી આ Δf અહીંથી આવી રહ્યું છે તેથી આ એક બંધ લૂપ સિસ્ટમ છે તેથી આ સાથે આ એક રીહીટ ટર્બાઇન વાળા જનરેટિંગ યુનિટનું બ્લોક ડાયાગ્રામ રજૂઆત છે જે આઈસોલેટેડ છે અથવા સિંગલ એરિયા પાવર સિસ્ટમ છે ક્ષેત્ર શુ છે તે પછીથી આવશે તેથી આ આઈસોલેટેડ પાવર સીસ્ટમ છે આ ગવર્નર છે આ ટર્બાઇન છે અને આ તમારી પાવર સિસ્ટમ છે તેથી આ ખરેખર મેં રોટર ઇનાર્શીયા લોડ લખ્યું છે આ ડેશવાળો ભાગ ટર્બાઇન છે અને આ ભાગ ગવર્નર છે અને આ ખરેખર નિયંત્રણ સિગ્નલ છે તો હવે આ સાથે આપણે શું કરીશું આપણને આ બ્લોક ડાયાગ્રામ મળ્યો છે હવે આપણે સ્ટેટ રજૂઆત માટે જશું અને પછી આપણે સ્ટેડી સ્ટેટ એરર અને અન્ય વસ્તુઓ જોઈશું તો તમે શું કરો છો આ આપણે તેને 𝑥̇𝐴𝑥 𝐵𝑢ના રૂપમાં બનાવવું છે આ રીતે તમારે તેને બનાવવું પડશે તેથી આઉટપુટ આપણે 𝑥1 તરીકે લીધું છે આ ΔPg આપણે 𝑥2 તરીકે લેવામાં આવે છે કારણ કે આપણે તેને સ્ટેટ વેરીએબલ બનાવવું પડશે આ આઉટપુટ આપણે 𝑥3 તરીકે લેવું પડશે અને ગવર્નર ટાઇમ કોન્સ્ટન્ટનુ એક આઉટપુટ 𝑥4 છે અને આ u છે તેથી આપણે લખવું પડશે અને બધી શરૂઆતની શરતો શૂન્ય ધરવામાં આવી છે તેથી આપણે 𝑥1̇ 𝑥2̇ 𝑥3̇ 𝑥4̇ લખવું પડશે અને આપણે તેને સ્ટેટ વેરીએબલ ફોર્મમાં મુકવું પડશે તેથી આપણે જે કરીશું તે એ છે કે સ્ટેટ પ્લેસની રજૂઆતમાં આ બધી બાબતો અહીં બતાવવામાં આવી છે Δ𝑓ને 𝑥1 તરીકે લેવામાં આવ્યું છે ΔPg ને 𝑥2 તરીકે ΔPv ને 𝑥3 તરીકે અને ΔEને 𝑥4 તરીકે લેવામાં આવ્યું છે જે 4 સ્ટેટ વેરીએબલ છે તેથી આકૃતિ 12 ના દરેક વ્યક્તિગત બ્લોકનું વર્ણન કરીને વિકલિત સમીકરણ લખાયેલું છે આ આકૃતિ 12 છે સ્ટેટ વેરીએબલની નોંધની દ્રષ્ટિએ S એ દ્વારા બદલવામાં આવ્યો છે કારણ કે તે લાપ્લાઝ ટ્રાન્સફોર્મમાં છે તેથી તમે બધા સમીકરણ લખશો મે અહીં બધાં સમીકરણો લખ્યા છે પરંતુ તે મેં અહીં લખ્યું છે પરંતુ હું અહીં તમારા માટે લખું છું કે જેથી વસ્તુઓને સમજી શકાય તેથી ફક્ત જુઓ કે આપણે કેવી રીતે લખીએ છીએ પહેલા તમે તમારા 𝑥1 માટેનું સમીકરણ લખો આ તમારું 𝑥1 છે તો આપણે આ કેવી રીતે કરીશું ફક્ત 1 મિનિટ આપણે અહીં એક કે બે નાની વસ્તુને તમારે સમજી લેવું જોઈએ પહેલા આ 𝑥1 જુઓ તેથી હું થોડુંક ધીરે ધીરે લખીશ જેથી હસ્તલેખન વધુ સારું થશે કારણ કે આ એક પેન અને કાગળ છે તેથી આ તમારું 𝑥1 બરાબર છે આ Δ𝑃𝑔 ખરેખર તમારું 𝑥2 છે તેથી મૂળભૂત રીતે તે નીચે મુજબ હશે તેથી તે તમારું 𝑥1 છે અને તમે ક્રોસ ગુણાકાર કરો તેનો અર્થ તે નીચે મુજબ બનશે 𝑥1 𝑆𝑥1 𝐾𝑝𝑥2 − 𝐾𝑝Δ𝑃𝐿 તેનો અર્થ એ છે કે 𝑆𝑥1 એ 𝑥1̇ થશે

તેનો અર્થ ફક્ત થોભો આનો અર્થ તે નીચે મુજબ છે 𝑥1̇ 𝑇𝑝 −𝑥1 𝐾𝑝𝑥2 − 𝐾𝑝Δ𝑃𝐿 તેથી તેથી ખરેખર આ સમીકરણ મેં અહી લખ્યું છે આ સમીકરણ 12 છે તેથી આ મેં અહીં લખ્યું છે તો ઘણા બધા સ્ટેપ લખવાના બદલે મે અહી સીધું જ લખ્યું છે પરંતુ અહી મે 𝑥1̇ બતાવ્યું છે તે પછી આપણે અન્ય સમીકરણો લખશું હું તમારા માટે 𝑥3̇ લખ્યું છે હવે આપણે તે જાણીશું પહેલા હું લખીશ હવે તમે ડાયાગ્રામ પર આવો હું પહેલા લખીશ અને પછી 𝑥2̇ લખીશ તેથી જો તમે આકૃતિ જુઓ તો 𝑥3 એ 𝑥4×11 𝑆𝑇𝑡 છે તેથી આ આકૃતિ પરથી 𝑥3𝑥41 𝑆𝑇𝑡 છે પછી ફરીથી ક્રોસ ગુણાકાર માટે જાઓ તો તે નીચે મુજબ બનશે

તેથી તે નીચે મુજબ છે 𝑥3 𝑥3̇ 𝑇𝑡 𝑥4 તેનો અર્થ તેનો અર્થ આ ખરેખર સમીકરણ 14 છે હવે આપણે 𝑥2 પર આવશું કારણ કે 𝑥2̇ ના સમીકરણમાં 𝑥3̇ જરૂરી છે તેથી 𝑥3̇ પહેલા મેળવવામાં આવ્યું પછી 𝑥2̇ પર આવીએ હવે જો તમે આની સાથે ક્રોસ ગુણાકાર કરો તો 1 𝑆𝑇𝑟𝑥2 𝑥3 𝑆𝑥3𝐾𝑟𝑇𝑟 થશે તેથી જો તમે આનો ગુણાકાર કરો તો આ 𝑥2 𝑥2̇ 𝑇𝑟 𝑥3 𝑥3̇ 𝐾𝑟𝑇𝑟 થશે 𝑥3̇ને તમારે તે સમીકરણ પરથી અવેજી કરવું પડશે તેનો અર્થ છે પછી બંને બાજુ 𝑇𝑟 દ્વારા ભાગાકાર કરો અને સરળ બનાવો તો તમને નીચે મુજબ મળશે આ સમીકરણ 13 છે તેથી 𝑥1̇ 𝑥2̇ 𝑥3̇ બધું જ મે બતાવ્યું છે માત્ર સમય બચાવવા માટે હું તે ફરીથી કરતો નથી પરંતુ તમે આ વસ્તુ બનાવો પછીનું તમારું છે ડાયાગ્રામ તરફ જુઓ આ તમારું છે

તેથી ફરીથી ક્રોસ ગુણાકાર કરો તેથી સીધુ લખતા તે નીચે મુજબ છે

આ સમીકરણ 15 છે મને લાગે છે કે આ સુધીનું બધું સમજી શકાય તેવું છે કે બધા સ્ટેટ વેરીએબલ સમીકરણ કેવી રીતે મેળવવા 𝑥1̇ 𝑥2̇ 𝑥3̇ એ 4 સ્ટેટ વેરીએબલ છે તેથી મેં સ્ટેટ વેરીએબલ આના જેવું લીધું છે જેને તમે અહીં 𝑥1 𝑥2 𝑥3 𝑥4 કહો છો જો તમે 𝑥1 𝑥2 𝑥3 𝑥4 લઈ શકો છો તો પણ કોઈ સમસ્યા નથી જે રીતે તમે ઇચ્છો છો તે રીતે લઈ શકો છો તેથી આ બધી વસ્તુઓ છે તે પછી આપણે આ સમીકરણને 𝑥̇ 𝐴𝑥 𝐵𝑢 રૂપમાં મૂકવું પડશે આનો અર્થ એ છે કે આ સમીકરણને આપણે 𝑥̇ 𝐴𝑥 𝐵𝑢 Γ𝑝 રૂપમાં લખવું પડશે આ Γ𝑝 આ રીતે તમારે આ સમીકરણ લખવું પડશે હવે જો તમે કરો તો પછી આપણે શું મેળવશું તેથી જ્યારે તમે તેને 𝑥̇ 𝐴𝑥 𝐵𝑢 Γ𝑝 બનાવો છો તો ખરેખર તે તમારો A મેટ્રિક્સ છે અને Buમાં આ u છે અને આ B છે અને આ Δ𝑃𝐿 છે Γ𝑝નો અર્થ આ p𝑃𝐿 છે મે ΔPL બનાવ્યું છે કારણ કે લોડમાં ફેરફાર થાય છે તેથી તે ΔPL છે તેથી u અને ΔPL પરંતુ જો તમે આ સમીકરણ તરફ જુઓ તો ફક્ત થોભો આ પણ આપણે ΔPL જ લીધું છે તેથી આ પણ મે ΔPL લખ્યું છે તેથી p એ ખરેખર ΔPL બરાબર છે તેથી જો તમે આ ફોર્મમાં મૂકશો 𝑥̇ 𝐴𝑥 𝐵𝑢 Γ𝑝 તો માત્ર થોભો તેથી આ A ખરેખર સ્ટેટ ટ્રાન્ઝીશન મેટ્રિક્સ છે B એ ખરેખર કન્ટ્રોલ ટ્રાન્ઝીશન મેટ્રિક્સ છે અને એ ડિસ્ટર્બન્સ ટ્રાન્ઝીશન મેટ્રિક્સ છે આ ખરેખર છે આ A છે આ B છે A B અને છે અને 𝑥1 𝑥2 𝑥3 𝑥4 એ સ્ટેટ વરીએબલ છે અને u એ કન્ટ્રોલ વેરીએબલ છે અને Δ𝑃𝐿 મૂળભૂત રીતે સિસ્ટમમાં ડિસ્ટર્બન્સdisturbanceખલેલ છે તેથી જો તમે આ લખો છો તો પછી આ સમીકરણો જુઓ કે જે સમીકરણ 12 13 14 અને 16 છે આ છે આ સમીકરણમાં 𝑥3 𝑥4 પદ સામેલ નથી તેથી તેના સહગુણાંક શૂન્ય છે કારણ કે 𝑥1 𝑥2 𝑥3 𝑥4 છે અને u પદ સામેલ નથી તેથી આ બધું શૂન્ય છે અને પછી ડિસ્ટર્બન્સ પદ ત્યાં −𝐾𝑝𝑇𝑝 × Δ𝑃𝐿 છે તેથી ખૂબ જ પ્રથમ હરોળમાં આ −𝐾𝑝𝑇𝑝 × Δ𝑃𝐿 છે અહી છે આ 𝑥1̇ અહી લખવામાં આવેલ છે અને 𝑥1 અહી સામેલ નથી તેથી તે શૂન્ય છે અને 𝑥2̇ એ −1𝑇𝑟 છે તેથી −1𝑇𝑟 અહી છે પછી ત્રીજા પદમાં છે અને ચોથું પદ 𝐾𝑟𝑇𝑡 𝑥 છે અને ત્યાં u પદ નથી ત્યાં ડિસ્ટર્બન્સ પદ નથી તેથી તે અનુરૂપ શૂન્ય છે હવે ત્રીજા પદમાં માત્ર 𝑥3 and 𝑥4 શામેલ છે અન્ય બધું શૂન્ય છે 0 તેથી 𝑥1 શૂન્ય છે અને 𝑥2 શૂન્ય છે તે −1𝑇𝑡 છે અને તે −1𝑇𝑡 𝑥3 છે આ શૂન્ય છે અને આ શૂન્ય છે અને છેલ્લું પદ 𝑥4 છે 𝑥1 અને 𝑥4 સામેલ છે અને 𝑥2 𝑥3 ત્યાં નથી બંનેની માઈનસની નિશાની છે તેથી −1𝑅𝑇𝑔 0 0 અને 𝑥4 એ −1𝑇𝑔 છે અને તે u છે આ છે તેથી અહી છે કારણ કે આ u છે પરંતુ અહી આ શૂન્ય છે તેથી આ ખરેખર X 𝑥1̇ 𝑥2̇ 𝑥3̇ 𝑥4̇ના રૂપમાં લખવામાં આવ્યું છે 𝑋̇𝐴𝑥 𝐵𝑢 Γ𝑝 આ રીતે આ સમીકરણ લખવામાં આવ્યું છે તેથી તેને 𝑋̇ 𝐴𝑥 𝐵𝑢 Γ𝑝 તરીકે લખી શકાય છે જ્યાં 𝑋′ 𝑥1 𝑥2 𝑥3 𝑥4 છે અને A મેટ્રિક્સ નીચે મુજબ છે તેવી જ રીતે પરંતુ ટ્રાન્સપોઝ તરીકે લેવાથી જગ્યાને અહીં બચાવી શકાય છે તેથી આ p ડિસ્ટર્બન્સ છે અને તે Δ𝑃𝐿 છે હું આશા રાખું છું કે તમે આ સ્ટેટ વેરીએબલને સમજી ગયા છો ખુબ ખુબ આભાર